શુભેચ્છાઓ ટેલના મોડ્યુલ ૩ સૂચનાત્મક પરિસ્થિતિઓ પર ના એકમ ૨ માં તમારું સ્વાગત છે પહેલાના એકમમાં આપણે સુચનાની પૃકૃતિ અને કેટલીક લાક્ષણિકતાઓ સમજી હતી સૂચનાઓ ખરેખર શું છે જે મુદાઓ પર ધ્યાન આપવાનું હતું તેને ટુંકમાં જોયું અથવા તો આપણે તેને સમગ્ર દ્રષ્ટિ થી જોયું સૂચનાને કેવી રીતે વર્ગીકૃત કરવાની સમજણ કેળવવીએ સૂચનાનો પ્રથમ ઘટક છે તે સમજવાની ઘણી બધી રીતો છે આપણે સૂચનાત્મક પરિસ્થિતિઓ પર ધ્યાન આપીશું આ એકમનો મુખ્ય હેતુ સૂચનાત્મક પરિસ્થિતિઓના તત્વોને સમજવાનો છે સૂચનાત્મક પરિસ્થિતિનો અર્થ શું છે તેને સંદર્ભ પણ કહી શકાય કારણ કે તમે જે પણ અભ્યાસક્રમ રજુ કરો છો તે એક સંદર્ભમાં આપવામાં આવે છે ઉદાહરણ તરીકે બધી સંસ્થાઓ એકસરખી નથી હોતી આખરે તે ભૌતિક દ્રષ્ટિએ જુદા જુદા સ્થળોએ સ્થિત હોય છે અને દરેક સંસ્થામાં વર્ગખંડો અલગ અલગ પ્રકાર હશે દરેક સંસ્થામાં જે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપલબ્ધ હશે તે પણ અલગ હશે તેવી રીતે બીજું ઘણું બધું અલગ હશે તેથી તમે જે સંદર્ભમાં અભ્યાસક્રમ ચલાવી રહ્યાં છો તે એક સ્થાનથી બીજા સ્થાન કરતા અલગ હશે સૂચનાત્મક સંદર્ભ એ સૂચનાત્મક સેટિંગ અને પર્યાવરણના સંદર્ભમાં છે તે કદાચ વિદ્યાર્થીની સંખ્યા સામાજિક વાતાવરણ નાણાકીય પરિસ્થિતિઓ અને સંસ્થા સંબધિત સંસ્થાની અંદરની બાબત હોઈ શકે છે જેની ખરેખર અંદર ખરેખર સૂચના સ્વરૂપ લે છે સૂચનાથી વ્યક્તિગત રીતે શીખનારા લોકો શું ક્યારે ક્યાં કેવી રીતે કેમ અને કોની સાથે શીખે છે તે બધું બાહ્ય પરિબળો સૂચવે છે જો તમે આઈ ટી અને નવી શરુ કરવામાં આવેલી કોઈ ગામની એન્જિનિયરિંગ કોલેજ પસંદ કરો છો તો બનેના સંદર્ભો સમાન જોવા મળે નહિ જે શિક્ષકોએ અભ્યાસક્રમો આપ્યા છે તેઓ કયારેય તે પરિસ્થિતિના પ્રભાવ અથવા અભ્યાસક્રમ આપવા માટે નો સંદર્ભ સંપૂર્ણપણે નજર અંદાજ કરી શકતા નથી કેટલીકવાર તમે એક સંસ્થા શું કરી શકે તેના પર લક્ષ્ય પણ રાખી શકતા નથી તેમ છતાં વિષયવસ્તુ લગભગ સમાન જ રહે છે સામૂહિક રીતે તમામ પરિબળોને સૂચનાત્મક પરિસ્થિતિ કહેવામાં આવે છે હું કેવી રીતે વર્ગીકૃત કરી શકું વર્ગીકરણ કરવું એ કોઈ વિશિષ્ટ વાત નથી સાહિત્યમાં આ સૂચનાત્મક પરિસ્થિતિઓને ઘણી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે સૂચનાત્મક પરિસ્થિતિનું વ્યાપક વર્ગીકરણ મૂલ્ય અને શરતો છે મૂલ્યો હિસ્સેદારો દ્વારા મહત્વપૂર્ણ માનવામાં આવતી સૂચનાના તત્વોનો સંદર્ભ લે છે કારણકે અલગ સંસ્થા માટે અલગ હોદેદારો હોય છે ઉદાહરણ તરીકે એન ટી એન ટી કેટલાક બોર્ડ ઓફ ગવર્નર્સ અથવા ગવર્નિંગ કાઉન્સિલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંચાલિત હોય છે અને ત્યાં આખું માળખું અથવા હોદ્દેદારોની ભૂમિકા જેને તેઓ મહત્વપૂર્ણ માને છે તે ખાનગી સેલ્ફ ફાઇનાન્સિયલ કોલેજથી ખૂબ અલગ છે મુદ્દો આહિયાથી શરુ થાય છે કોઈપણ સંસ્થા પાસે કેટલાક હોદ્દેદારો હોય છે જેમ કે સંચાલન શૈક્ષણિકમંડળ અધ્યયન મંડળ શિક્ષકો પોતે વિદ્યાર્થીઓ માતાપિતા આમાંના દરેક ભાગ લેનારને સૂચના કેવી રીતે લેવી જોઈએ તેના પ્રભાવના વિવિધ સ્તરો હોય છે પરંતુ તમામ હિસ્સેદારો માટે સૂચનાના મૂલ્યોનું સ્વરૂપ મદદરૂપ હોય છે સંચાલન શું અપેક્ષા રાખે છે અને શિક્ષક શું કરવા માંગે છે જો તેમાં ભિન્નતા હોયતો દેખીતી રીતે સારી રીતે સૂચના ન મળી શકે શિક્ષક હજી પણ સંચાલન દ્વારા નક્કી કરેલી બાબતોનું પાલન કરી શકે છે પરંતુ જો અન્ય હિસ્સેદારોના મૂલ્યો સાથે સુસંગતતા ન હોય તો તે કોઈ અભ્યાસક્રમ કરવામાં ખરેખર ખુશ થશે નહીં શરતો સૂચનાત્મક પદ્ધતિઓની પસંદગી અને ઉપયોગ પર પ્રભાવ ધરાવતા મૂલ્યો સિવાયના સંદર્ભથી સંબંધિત તમામ પરિબળો કેટલીક શરતો કે જે મૂલ્યો સિવાયની છે તેમાની કેટલીક અહીં સૂચિબદ્ધ કરેલ છે આશા છે કે તેઓ બધી શરતોના તમામ મુદ્દાઓને આવરી લે છે જે સૂચનાનું સંચાલન કરવા માટે મહત્વપૂર્ણ છે મૂલ્યો શીખવાના લક્ષ્યો પ્રાધાન્યતા પદ્ધતિઓ અને નિર્ણયો લેવામાં કોની શક્તિ છે તેનો ઉલ્લેખ કરે છે શીખવાના લક્ષ્યો અભ્યાસક્રમ પોતે જ એક શીખવાનું લક્ષ્ય છે અભ્યાસક્રમમાં કેટલાક અભ્યાસક્રમો યોજના અને એના સિવાય ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે પરંતુ એક વ્યક્તિગત શિક્ષક માટે ખાસ કરીને પરિણામ આધારિત શિક્ષણના સંદર્ભમાં શીખવાના લક્ષ્યોને પરિણામ તરીકે દર્શાવવામાં આવે છે કાર્યક્રમ પરિણામો કાર્યક્રમ વિશિષ્ટ પરિણામો અને અભ્યાસક્રમના પરિણામો કાર્યક્રમ પરિણામો રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા પહેલેથી જ આપવામાં આવે છે પ્રોગ્રામ વિશેષ પરિણામ વ્યક્તિગત શિક્ષક પસંદ કરતા નથી તે એક વિભાગ દ્વારા પસંદ કરવામાં આવે છે શિક્ષકની સ્વાયત્ત સંસ્થાઓમાં પસંદગી અભ્યાસક્રમના પરિણામોને લગતી છે જો તે સંલગ્ન કોલેજ હોયતો અભ્યાસક્રમનાં પરિણામો પણ શિક્ષણ મંડળ દ્વારા લખવામાં આવે છે અભ્યાસક્રમના પરિણામો લખવાથી તમારા શીખવાના લક્ષ્યોને પૂર્ણ થશે તે ખાતરી નથી આ પરિણામ નિવેદનો સારી રીતે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને લખવા જોઈએ કારણ કે અભ્યાસક્રમના પરિણામનું નિવેદન અસ્પષ્ટરૂપે રજુ થવું જોઈએ નહિ ક્યાં ધ્યેય હોવા જોઈએ શું કરવાનું છે તે ખૂબ સ્પષ્ટપણે સંબોધિત થવું જોઈએ તમે ટેલ મોડ્યુલ 1 માં જોઈ શકો છો કોઈપણ સમયે અથવા કોઈપણ વર્ગખંડમાં એક અભ્યાસક્રમ પરિણામ મુખ્ય સૂચના બની જાય છે કારણ કે જ્યારે હું વર્ગમાં જઉં છું ત્યારે હું એક અભ્યાસક્રમના પરિણામને સંબોધિત કરું છું સ્વાભાવિક રીતે તે કાર્યક્રમના વિશિષ્ટ પરિણામોને ધ્યાનમાં લેતા અને અભ્યાસક્રમના પરિણામોને ધ્યાનમાં લેતા તે અભ્યાસક્રમના પરિણામો માટે સૂચનાનું આયોજન કરવાની જરૂર છે તે અભ્યાસક્રમના પરિણામો માટે કાર્યક્રમોના પરિણામો અને કાર્યક્રમના વિશિષ્ટ પરિણામો ધ્યાને લઈ અને તે અભ્યાસક્રમના પરિણામોને ધ્યાનમાં રાખીને સંબોધવામાં આવે તે માટે સૂચનાનું આયોજન જરૂરી છે આ મુદ્દો જે કાર્યક્રમના પરિણામો અને કાર્યક્રમના વિશિષ્ટ પરિણામોને ઘ્યાને લેવાની જરૂર છે તે અભ્યાસક્રમના પરિણામોને મોડ્યુલ 1 માં વિગતવાર અન્વેષણ કરવામાં આવ્યું છે પ્રાથમિકતાઓ પ્રાથમિકતાઓ એક અભ્યાસક્રમથી બીજા કરતા જુદી હોઈ શકે છે ઘણી યુનિવર્સિટીઓઅભ્યાસ બોર્ડ આપેલ અભ્યાસક્રમ માટે સામગ્રીને વધારે પ્રમાણ ઉમેરવાની ભૂલ કરે છે શિક્ષક માટે ઉપલબ્ધ સત્રોની સંખ્યા માટે સામગ્રી અપ્રમાણસર છે જ્યારે સામગ્રી ખૂબ વધારે હોય ત્યારે પ્રાથમિકતા અભ્યાસક્રમને આવરી લે છે હું કેવી રીતે વર્ગ માં ઝડપથી પસાર થવા ના બદલે સામગ્રીના દરેક ભાગને સંબોધું એવું એટલા માટે છે કારણ કે આ ચોક્કસ પ્રકરણ અથવા વિભાગ આવરી લેવામાં આવ્યો નથી માટે શિક્ષકનો જેમાં કોઈ દોષ નથી તેથી અભ્યાસક્રમને આવરી લેવું પ્રાથમિકતા બની જાય છે કેટલીકવાર જો ઉપલબ્ધ સત્રો પૂરતા ન હોય તો પણ લોકોને વધારાના સત્રો લેવાની ફરજ પડે છે છતાં અન્ય અભ્યાસક્રમમાં પાસ થવાની ટકાવારી ઉચી હોવી જોઈએ જે સંચાલન અથવા વિભાગના વડા દ્વારા નક્કી કરવામાં આવશે પાસ થનારની ટકાવારી નીચે આવવીના જોઈએ કારણ કે પછી કોલેજને અન્ય પરિણામોનો સામનો કરવો પડે છે કેટલાક કિસ્સાઓમાં સ્વાયત્ત સંસ્થાઓ શિક્ષકનો અંકુશ થોડો વધારે હોય છે પરંતુ કોઈ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભૂલ પણ કરી શકે છે કારણ કે શિક્ષકને કેટલાક વિષયોની પોતાની પસંદગી હોઇ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના કેટલાક પસંદ કરેલા ભાગમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે તે અગ્રતા બની જાય છે શિક્ષક કેટલાક વિષયોને અન્ય કરતા વધુ મહત્વના માને છે અથવા તેને તે વિષયો ગમે છે કોઈપણ રીતે શિક્ષક કેટલાક વિષયો પર અન્ય કરતા વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે શિક્ષકની પ્રાથમિકતા બની જાય છે નબળા વિદ્યાર્થીઓ અથવા કેટલીકવાર વધુ સારા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને કેવી રીતે ઉકેલવી કેટલીકવાર તે પણ અગ્રતા હોઈ શકે છે જો તમે એક ચોક્કસ પ્રકારની પ્રદ્ધતીથી સારા વિદ્યાર્થીઓને સૂચના આપવાનો પ્રયાસ કરો છો તો કદાચ તે કંટાળી પણ શકે છે અને નબળા વિદ્યાર્થીઓ તે પ્રદ્ધતીને સમજી શકશે નહીં પછી શિક્ષકે આમાંથી એકની જરૂરિયાતોને સંબોધિત કરવી જરૂરી છે પ્રાથમિકતાઓ એક અભ્યાસક્રમથી બીજામાં બદલાય છે માત્ર સામગ્રીને કારણે નહી પરંતુ શિક્ષકની પસંદગી અથવા અન્ય હિસ્સેદારોની પસંદગીઓને લીધે પણ બદલાય છે સૂચના પદ્ધતિ કઈ પદ્ધતિ છે જેના દ્વારા હું મારા વિદ્યાર્થીઓને શીખવાની સુવિધા આપું છું સૌથી વધુ પસંદીદા લગભગ 99 ટકા સમય સૂચનાત્મક પદ્ધતિ એ વ્યાખ્યાન છે જેને તમે માહિતીના એક માર્ગીય તબદીલી પણ કહી શકો છો જ્યારે તમે વ્યાખ્યાન આપો શિક્ષક ગમે તેટલો વિદ્વાન હોય વર્ગખંડોમાં પ્રસ્તુતિઓનો ઉપયોગ થતો હોય છે તેમ છતાં વર્ગખંડમાં મોટાભાગનો સમય માહિતીને એક તરફી તબદીલી કરવામાં ખર્ચવામાં આવે છે જો કે શિક્ષક પાસે મોટી સંખ્યામાં સૂચના પદ્ધતિઓ ઉપલબ્ધ છે પરંતુ માત્ર એટલા માટે કે તે ઉપલબ્ધ છે તેનો અર્થ એ નથી કે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો અર્થ એ નથી કે દરેક પદ્ધતિ બધા શિક્ષકો દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે છે અથવા પસંદ કરવામાં આવે છે દરેક શિક્ષકે ખરેખર આ સૂચનાની કેટલીક પદ્ધતિઓનું અન્વેષણ કરવું જોઈએ અને તે જે વિષયો સંભાળી રહ્યા છે તેના સંદર્ભમાં તેની પસંદગીના આધારે અને તેણે તે પદ્ધતિઓને પોતાની બનાવવી જોઈએ તે વિગતોમાં નાના ફેરફારો કરી શકે છે પરંતુ તેણે તે પ્રદ્ધતી પોતાની જોઈએ અને તે સૂચનાની તેની પસંદગીની પદ્ધતિઓ બની જાય છે અલબત્ત પદ્ધતિઓની પસંદગી સમયે ભૌતિક વાતાવરણ પર ધ્યાન આપવું જોઈએ આપણે હાલમાં તે જોઈશું અને તે કેટલું અસરકારક રહેશે કેટલીકવાર કેટલીક પદ્ધતિઓ વ્યાપકપણે સંબોધિત કરે છે કે વ્યાખ્યાન રસપ્રદ અને પ્રેરક હોઈ શકે છે પરંતુ અસરકારક નથી સમજણમાં અસરકારક શીખવાનો ઉદ્દેશએ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો હોય છે જો તે લક્ષ્ય પ્રાપ્ત ન થાય તો તમે સામાન્ય રીતે તે દિશામાં જ જઇ રહ્યા છો તે પૂરતું નથી તે વ્યાજબી રીતે કાર્યક્ષમ હોવું જોઈએ કારણ કે એક ખ્યાલને વ્યક્ત કરવામાં વધુ સમય લાગવો જોઈએ નહીં સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓ શીખે જે જ્ઞાન પ્રસ્તુત કરવામાં આવી રહ્યું હોય છે તેની સાથે તેઓએ જોડાવું જોઈએ નિષ્ક્રીય સાંભળવાની ક્રિયામાં રોકાયેલા હોવું જોઈએ નહીં દુર્ભાગ્યે જે મોટાભાગના સમયે થાય છે કોની પાસે અધિકાર છે સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રશિક્ષક પાસે સૂચના આકારણી અને મૂલ્યાંકન માટે સામગ્રી નક્કી કરવા અથવા મોટા પ્રમાણમાં અધિકાર હોય છે ચારેય ભાગો પર તેમનું કોઈ પ્રકારનું નિયંત્રણ છે ઉદાહરણ તરીકે તેની પાસે સામગ્રી પર અમર્યાદિત સ્વતંત્રતા નથી તે કાર્યક્રમ બનાવી શકે છે અને તેને વિભાગ શૈક્ષણિક સમિતિ વગેરે દ્વારા ચકાસી શકાય છે વગેરે અને ત્યારબાદમાં શિક્ષણ મંડળ દ્વારા ચકાસવામાં આવે છે સ્વાયત્ત સંસ્થાઓમાં મોટાભાગના કિસ્સાઓમાં તે શક્ય છે સામગ્રીની રચનાનું પ્રથમ સ્તર અથવા વિષયવસ્તુની પસંદગી શિક્ષક પર આધારિત છે ત્યારબાદ સૂચના મૂલ્યાંકન અને મૂલ્યાંકન શિક્ષકના હાથમાં છે યુનિવર્સિટી સાથે સંકળાયેલી સંસ્થાઓ તે કેટલીક કેન્દ્રિત સંસ્થાઓ છે જેમ કે શિક્ષણ મંડળ અને શૈક્ષણિક પરિષદો અથવા પરીક્ષા નિયંત્રક જે દૂરના સ્થાને છે તેમની પાસે સામગ્રી આકારણી અને મૂલ્યાંકન નક્કી કરવાની સત્તા છે કેટલીક ખાનગી સંસ્થાઓમાં તે વિભાગના વડા સંચાલન દ્વારા પણ સૂચનાના ઘણા પાસાઓ પર સત્તા ધરાવે છે પછી ભલે તે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હોય અથવા ફક્ત ગર્ભિત રીતે જાણીતું હોય તેનો તમે કેવી રીતે સૂચના આપો છો તેના પર નોંધપાત્ર પ્રભાવ પડશે શરતો હું અહીં 5 શરતો સૂચિબદ્ધ કરું છું પરંતુ તમે આમાં વધારે ઉમેરી શકો છો અથવા તમે અન્ય શરતો લાવી શકો છો જે અહીં સંબોધવામાં આવી નથી સામગ્રી સંદેશાવ્યવહાર શીખનારાઓ શિક્ષણનું પર્યાવરણ અને વિકાસ અવરોધો એ પાંચ શરતો છે જેની આપણે ચર્ચા કરીશું સામગ્રી બધા અભ્યાસક્રમો પ્રકૃતિમાં એક સમાન નથી તેથી સૂચના પદ્ધતિ કે જે એક પ્રકારને લાગુ પડે છે અલબત્ત અન્ય પ્રકારના અભ્યાસક્રમો માટે શ્રેષ્ઠ નથી અભ્યાસક્રમો વર્ણનાત્મક ગાણિતિક વૈચારિક અથવા ઇજનેરી વિજ્ઞાન અથવા ઇજનેરી અથવા ડિઝાઇન લક્ષી હોઈ શકે છે ઉદાહરણ તરીકે ડિઝાઇન લક્ષી અભ્યાસક્રમ અને ગણિત અભ્યાસક્રમ સમાન શૈલીમાં ભણાવી શકાતા નથી સૂચના માટે સામગ્રી જાતે એક મુખ્ય શરત બનાવે છે જો તમે ભૌતિક વિજ્ઞાન જેવો કોઈ અભ્યાસ કરો છો મને જેનો થોડો અનુભવ થયો છે તે ઘણી શાખાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તમે તેને કોઈપણ રીતે જુઓ કાં તો તે ખૂબ વિજ્ઞાનલક્ષી બનશે અથવા તે ખૂબ વર્ણનાત્મક બનશે કોઈપણ રીતે ઇજનેરીનો વિદ્યાર્થી તેમાં કોઈ મૂલ્ય તરત જ જોઈ શકશે નહીં આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે અભ્યાસક્રમમાં જે છે તે તમારા માટે જરૂરી છે પરંતુ વિદ્યાર્થી પોતે તેની શાખામાં ભૌતિક વિજ્ઞાનનું મહત્વ અનુભવતા નથી ખાસ કરીને જ્યારે તે બીજા અથવા ત્રીજા સત્ર સ્તરમાં આપવામાં આવે છે આ વર્ણનાત્મક અભ્યાસક્રમોમાં સૂચના એકદમ પડકારજનક હોઈ શકે છે કારણ કે કોઈ પણ વિદ્યાર્થી ખરેખર એવી કોઈ સામગ્રી સાંભળવા માંગતો નથી જ્યાં કોઈ સમસ્યા હલ ન થાય અથવા તે તરત જ જોતા નથી કે તેનું મૂલ્ય શું છે તે જરૂરી અયોગ્ય જેવું કંઈક છે જેમાંથી તેને પસાર થવું પડે છે તેને આનંદદાયક બનાવવું શિક્ષક માટે મહત્વનો પડકાર છે તમારી પાસે એવા અભ્યાસક્રમો પણ હોઈ શકે છે જે પ્રકૃતિમાં ખૂબ ગાણિતિક છે અને અથવા ઘણી અમૂર્ત ખ્યાલો છે જેને સમજવું મુશ્કેલ છે આવા અભ્યાસક્રમને શીખવવું એ અલગ રીતે પડકારજનક છે તમે તેને તમારા વિદ્યાર્થીઓના સ્તરે કેવી રીતે લાવો છો જ્યાં તેઓ ભણવામાં આરામદાયક લાગે કેટલાક અભ્યાસક્રમો વિવિધ કારણોસર પડકારરૂપ હોય છે ઉદાહરણ તરીકે સર્કિટ થિયરી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ અભ્યાસક્રમો ધ્યાનમાં લો દરેક વ્યક્તિ માને છે કે તેઓ વિદ્યાર્થી માટે મહત્વના છે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે જે પ્રદ્ધતીથી પ્રસ્તુત કરવામાં આવે છે અને તે પ્રક્રિયામાં જ્યારે તેઓ તમામ ખ્યાલો અને સંબંધિત ગણિતનો સમાવેશ કરતા નથી અને તેઓ તે અભ્યાસક્રમોમાં સારું પ્રદર્શન કરતા નથી ત્યારે વિદ્યાર્થીને રસહીન લાગે છે તે સ્પષ્ટ છે કે તમામ અભ્યાસક્રમો અભ્યાસક્રમના પરિણામોની દ્રષ્ટિએ વર્ણવવાના હોય છે તમે વિષયોની યાદી પણ આપી શકો છો પરંતુ આજના સંદર્ભમાં પરિણામ આધારિત શિક્ષણના દરેક અભ્યાસક્રમનું અભ્યાસક્રમના પરિણામોની દ્રષ્ટિએ વર્ણન કરવું પડશે સંદેશાવ્યવહાર અધ્યાપન મુખ્યત્વે એક વાતચીત પ્રક્રિયા છે અધ્યાપન દરમિયાન તમે વિદ્યાર્થીને કંઈક વાત કરો છો તેનો અર્થ એ કે તમે વિદ્યાર્થીઓને સંદેશ આપી રહ્યા છો અને જો વિદ્યાર્થીઓએ તે સંદેશને આંતરિક બનાવવો હોય અથવા તેમને સંદેશને સમજવો પડે છે તેથી સંદેશાવ્યવહારના નિયમો અને વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેની વાતચીત ક્ષમતા પરિણામોની પ્રાપ્તિને અસર કરશે સંદેશાવ્યવહાર એ એક ક્ષમતા છે એક શિક્ષક તરીકે તમે શોધી શકો છો કે સમગ્ર સ્પેક્ટ્રમ ખૂબ જ નબળી થી ખૂબ જ સારી શિક્ષકોના સમુદાય દ્વારા આવરી લેવામાં આવે છે કમનસીબે જ્યારે કારકિર્દીની શરૂઆતમાં કોઈ વ્યક્તિ એટલી સારી ન હોય ત્યારે બહુ ઓછા લોકો તેમની વાતચીત કરવાની ક્ષમતામાં સુધારો કરવાના પ્રયત્નો કરે છે તેઓ કારકિર્દી શરૂ કરે છે અને સંભવત તેમની કારકિર્દી દરમિયાન લગભગ એક જ સ્થળે રહે છે વિદ્યાર્થીઓ પાસે પૂરતી વાતચીત કરવાની ક્ષમતા પણ ન હોઇ શકે કારણ કે અંગ્રેજી સાથેની તેની અનુકુળતા અથવા જે ભાષામાં વાતચીત કરવામાં આવે છે તે પર્યાપ્ત ન હોઈ શકે તેથી તે વર્ગખંડમાં બોલાયેલા દરેક વાક્યના દરેક શબ્દને સમજી શકશે નહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેની આ વાતચીત ક્ષમતા પરિણામોની પ્રાપ્તિ પર નોંધપાત્ર પ્રભાવ પાડશે પરંતુ શિક્ષક સૂચનાત્મક વાતચીતની રચના અને દિશા નક્કી કરે છે તમારી પાસે ઘણી સૂચનાત્મક વાર્તાલાપ છે આ વાર્તાલાપનો અર્થ એ થશે કે જો તમે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની મંજુરી આપો તો વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે તો પછી તમે જવાબ આપો અથવા તમે પછીથી પ્રસ્તુત કરો છો અને વિદ્યાર્થી સાંભળે છે અથવા કદાચ સ્પષ્ટતા માગે છે પરંતુ આ સૂચનાત્મક વાતચીતોનું માળખું અથવા નિયમો સામાન્ય રીતે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે દરેક શિક્ષક શરૂઆતમાં જ સ્પષ્ટપણે આ નિયમો જણાવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીને ખબર પડશે કે તે કયા વર્ગમાં ખરેખર પ્રશ્ન પૂછી શકે છે અને કયા વર્ગમાં તે પ્રશ્ન પૂછી શકે નહિ શિક્ષક આ વાતચીતોની રચના અને દિશા નક્કી કરે છે ભારત જેવા દેશોમાં વાતચીત કરવાની ભાષા ખાસ કરીને મહત્વની હોય છે સૌ પ્રથમ અંગ્રેજી આપણી માતૃભાષા નથી આપણે બધાએ આપણી પોતાની ભાષાઓની મદદથી વિકાસ કર્યો છે કેટલાક વિશેષાધિકૃત વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાથી બારમા ધોરણ સુધીનું શિક્ષણ અંગ્રેજીમાં કરે છે કેટલાક સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે જ્યાં સુધી તેઓ એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક કાર્યક્રમમાં પ્રવેશ કરે ત્યાં સુધી અંગ્રેજી સાથેની સુવિધા તમામ વિદ્યાર્થીઓ માટે એક સરખી નથી મોટા ભાગના વિદ્યાર્થી અંગ્રેજી સાથે એટલી આરામદાયક નથી પરંતુ શીખવાના તમામ સાધનો અંગ્રેજીમાં ઉપલબ્ધ છે પુસ્તકો મોંઘા નથી ઇન્ટરનેટ પર વિવિધ સ્વરૂપોમાં પુષ્કળ માહિતી છે તેથી શીખવાના સંસાધનોની ઉપલબ્ધતા કોઈ મુદ્દો નથી થોડા વર્ષો પહેલા પાઠ્યપુસ્તકોની પ્રાપ્તિ એક મુદ્દો હતો જ્યાં સુધી પુસ્તકાલય પાઠ્યપુસ્તકોની મોટી સંખ્યામાં નકલો સંગ્રહિત ન કરે સૂચના મૂલ્યાંકન અને વિદ્યાર્થીઓના જવાબો અંગ્રેજીમાં હોવા જરૂરી છે અને મોટાભાગની સંસ્થાઓમાં કોઈ વિકલ્પ નથી મોટાભાગના ભારતીયો માટે અંગ્રેજી મૂળ ભાષા નથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અંગ્રેજીમાં બોલવામાં પારંગત હોય તે જરૂરી નથી ઉદાહરણ તરીકે જો કોઈ શિક્ષક અંગ્રેજીમાં બહુ પારંગત ન હોય તો શિક્ષક સાથે વાતચીત કરવામાં ભૂલો થઈ શકે છે આ ભૂલો ક્યારેક વિદ્યાર્થી દ્વારા ઓળખવામાં આવે છે અને કેટલીકવાર તે ઓળખવામાં આવતી નથી કોઈપણ રીતે તે વિદ્યાર્થી દ્વારા શિક્ષણને પ્રભાવિત કરશે જો વિદ્યાર્થી અંગ્રેજીમાં પૂરતા પ્રમાણમાં સક્ષમ ન હોય અને શિક્ષક અંગ્રેજીમાં પૂરતા પ્રમાણમાં અસ્ખલિત ન હોય તો વિદ્યાર્થીઓને સમજવામાં ભૂલો પણ થઈ શકે છે અંગ્રેજીમાં વધારે ન આવડતું હોય તેવા વિદ્યાર્થી સાથે વાતચીત કરતા શિક્ષક અંગ્રેજી બોલવામાં વધારે અસ્ખલિત ન હોય તો કોઈપણ ગેરસમજણો અને ભૂલોનો સ્રોત બની જાય છે બોર્ડ પર જે લખ્યું છે અને સ્લાઇડ્સમાં જે પ્રસ્તુત છે તેમાં ભાષાની ભૂલોમાં વધારો કરી શકે છે કોઈપણ વિદ્યાર્થીની પ્રથમ વૃત્તિ એ છે કે શિક્ષક દ્વારા જે પણ રજૂ કરવામાં આવે તે યોગ્ય છે તેમ માનીને સ્વીકારવું જો વિદ્યાર્થી વિરોધાભાસ જુએ તો પણ તે વધી શકે છે અથવા વધી શકે નહીં બધા વિદ્યાર્થીઓ બોર્ડ પર જે લખ્યું હોય અથવા સ્લાઇડ્સમાં પ્રસ્તુત હોય તે પોતાનો એક ભાગ બનાવી લે છે કેટલીકવાર તેમના સમગ્ર જીવન દરમિયાન અને જ્યાં સુધી તેઓ ઇન્ટરવ્યૂનો સામનો ન કરે અને ઇન્ટરવ્યુ લેનાર પ્રસ્તુતિઓમાં ખામી શોધી શકે વધુમાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને ભારતીય ભાષાના માધ્યમમાં 12 મા ધોરણમાંથી સ્નાતક થયા હોવા છતાં સંસ્થાઓમાં અંગ્રેજીમાં તેમની સંચાર વાતચીત ક્ષમતા સુધારવા માટે ઘણી વિશેષ ઔપચારિક અને અનૌપચારિક પ્રવૃત્તિઓ હોવા છતાં સમસ્યાઓ થવાની સંભાવના છે આ અંતર ભરાય જાય તેની ખાતરી કરવા માટે ઘણી કોલેજોએ ભાષા પ્રયોગશાળાઓની સ્થાપના કરી છે તે અંતર તેઓ ભરી શકે તેવા શ્રેષ્ઠ પ્રયાસોથી ભરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી વિદ્યાર્થીઓ ખુબ વધારે પ્રયત્નો ન કરે ત્યાં સુધી ભાષા અંતર સરળતાથી ઉકેલાતો નથી કેટલાક શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓને સાથે લઈ જવા માટે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને માહિતી રજૂ કરે છે જ્યારે તમે બોર્ડ પર અંગ્રેજીમાં કંઇક લખો છો પરંતુ તમે સ્થાનિક ભાષાનો વધુ ઉપયોગ કરતા કરો છો અને અલબત્ત અંગ્રેજીમાં તકનીકી શબ્દોનો ઉપયોગ કરો છો તે કેટલાક હેતુ માટે પુરા કરે છે પરંતુ ત્રીજા સેમેસ્ટરથી આગળ આ રીતે કરવાથી વિદ્યાર્થીઓને ગેરલાભ થાય છે કારણ કે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુનો સામનો કરવોનો થાય છે અને તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કે જે તેમને કરવાની હોય છે તે તમામ અંગ્રેજીમાં કરવામાં આવે છે જો તમે પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુમાં ભાગ લેવાનું શરૂ કરો અને તમે પ્રોજેક્ટ રિપોર્ટ લખવાના તબક્કા સુધી પહોચો ત્યાં સુધી તમે સંતોષકારક સ્તર સુધી ન હોવ અને તો વિદ્યાર્થીને નોંધપાત્ર ગેરલાભ છે આ એક એવી સમસ્યા છે કે જ્યાં તમે ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં કરો છો તે ભાષા તમારી માતૃભાષા જેવી નથી પ્રથમ સત્રથી જ વિદ્યાર્થીને લેખિતમાં ઘણી પ્રવૃત્તિ આપવી જોઈએ અને તેનું મૂલ્ય રાખવું જોઈએ ફક્ત પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ તેમાં વિદ્યાર્થીના પ્રદર્શનનું સારાંશ મૂલ્યાંકન પણ થવું જોઈએ વિદ્યાર્થીને વ્યાપકપણે વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અંગ્રેજીમાં વ્યાપકપણે વાંચવાથી તમારી ભાષામાં નોંધપાત્ર સુધારો થશે શીખનારાઓ મોટાભાગની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ સામાજિક અને આર્થિક બેકગ્રાઉન્ડ વિશાળ શ્રેણીમાંથી આવે છે તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાઓ અને પ્રેરણાવાળા હોય છે ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેની ઉપર વિવિધ રાજકીય અથવા સામાજિક કારણોસર પ્રવેશ અવરોધો અપૂરતા પ્રમાણમાં ઘટાડવામાં આવ્યા છે પાસ થયેલ કોઈપણ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે લાયક છે પરિણામે શું થાય છે કે ઘણી કોલેજો નબળી સમજણ શક્તિ અને પ્રેરણા ધરાવતા વિદ્યાર્થીઓ મળે છે નબળી જ્ઞાનનાત્મક ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ખાસ કરીને ગાણિતિક વિષયો શીખવવો એ એક પડકાર છે જ્યાં સુધી વિદ્યાર્થીઓ સહકાર આપવા તૈયાર ન હોય ઉદાહરણ તરીકે પ્રવેશ પરીક્ષા ક્રમ અને તેમની શ્રેણી વિદ્યાર્થીઓની જ્ઞાનનાત્મક ક્ષમતાઓનો અંદાજિત સંકેત આપે છે તેનો ઉપયોગ પ્રોક્સી તરીકે થઈ શકે છે નહિંતર તમારે ખૂબ જટિલ સર્વેક્ષણો અથવા પરીક્ષણો કરવા પડશે ઉપરાંત આ પ્રકારના માતાપિતાના દબાણના કારણે ઘણી શાખાઓમાં વ્યવહારીક રીતે તે તમામ શાખાઓ માટે સામાન્ય છે તે વિદ્યાર્થીઓની નજીવી સંખ્યા નથી તમને એવા ઘણા વિદ્યાર્થીઓ જોવા મળે છે કે જેમને એન્જિનિયરિંગ માટે કોઈ પ્રેરણા કે રસ નથી કારણ કે તેઓ માતાપિતાના દબાણ કારણે ત્યાં છે જ્યારે કોઈને એન્જિનિયરિંગમાં રસ ન હોય અને તમે દબાણ કરો તો તે શિક્ષક કોલેજ અને માતાપિતા બંને માટે નડતર રૂપ બની જાય છે આ તમામ કેટેગરીમાં વિદ્યાર્થીઓના વિતરણ દ્વારા એક સંદર્ભ દર્શાવવામાં આવે છે અને જો આ તમામ પરિમાણો પર સંદર્ભ ખૂબ વ્યાપક રીતે વહેંચવામાં આવે તો તે શિક્ષક માટે એક પડકાર બની જાય છે શિક્ષણનું વાતાવરણ તેમાં શારીરિક સામાજિક અને ભાવનાત્મક પરિમાણો છે ભૌતિક વાતાવરણ એ શીખવાની જગ્યા છે ભારતની મોટાભાગની કોલેજોમાં ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં વર્ગખંડોમાં પંખાઓ ચાલે છે અને તેના અવાજના કારણે આગળની અમુક હરોળ માં બેઠેલ વિદ્યાર્થીઓ જ શિક્ષકને સાંભળી શકે છે જેમ કે વિદ્યાર્થીઓને ઘણા મુદ્દાઓ છે જે તેમને પ્રભાવિત કરે છે તેમાં મહત્વની વાત જો તેઓ શિક્ષકને યોગ્ય રીતે સાંભળી શકતા નથી અને જો શિક્ષક વિદ્યાર્થીઓનું ધ્યાન ગુમાવે છે તો તે શિક્ષણ પર પૂર્ણવિરામ લાગી જાય છે જો હું ધ્યાન ન આપું તો ભણવાનો કોઈ પ્રશ્ન જ નથી ફર્નિચરની કેટલીક વ્યવસ્થા અમુક પ્રકારની સૂચનાત્મક પ્રવૃત્તિઓને મંજૂરી આપતી નથી વાઈ ફાઈની ઉપલબ્ધતા અથવા અનુપલબ્ધતા અને ઈન્ટરનેટ ઉપકરણો માટે વીજળીથી ઉપયોગ કરવામાં આવતી સૂચનાત્મક પદ્ધતિઓના પ્રકાર પર નોંધપાત્ર પ્રભાવ પડશે પછી તમે બ્લેકબોર્ડનો ઉપયોગ જ કરવો પડશે અથવા જો તમારી પાસે ફક્ત પી રજૂ કરવા માટે પ્રોજેક્ટર હોય વર્ગખંડનું સામાજિક પરિમાણ આપણે બધા જાણીએ છીએ કે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા આપણે વધુ સારી રીતે શીખીએ છીએ વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર એકબીજા સાથે ચર્ચા કરશે તેમાંના ઘણા એકબીજા સાથે વાતચીત કરશે અને શીખશે ભણતરના પર્યાવરણ પરિણામો દ્વારા જરૂર મુજબ થિંક પેયર શેર ગ્રુપ ડિસ્કશન ગ્રુપ પ્રોજેક્ટ્સ જેવી સૂચનાત્મક પદ્ધતિઓને પણ ઉપયોગ કરવો જોઈએ જો તમે તે કરવા માંગો છો તો દેખીતી રીતે તમારે સારી રીતે જૂથો બનાવવા પડશે જો તમે ઇચ્છો છો કે ગ્રુપ પ્રોજેક્ટ થાય ગ્રુપ ડિસ્કશન અસરકારક બને તો યોગ્ય પ્રકારનું જૂથ બનાવવું જોઈએ નહિંતર સૂચનાત્મક પદ્ધતિ નકામી બની જશે ભાવનાત્મક ટેકો સૌ પ્રથમ તમે જે પણ વાતાવરણ બનાવી રહ્યા છો જે મુખ્યત્વે શિક્ષક દ્વારા બનાવવું પડે છે શું વિદ્યાર્થીને તે ભાવનાત્મક રીતે ટેકો આપે છે તેવું લાગે છે ઉદાહરણ તરીકે ગ્રામીણ અથવા વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ જોકે તેઓ વ્યાજબી રીતે સક્ષમ છે પરતું હંમેશા આત્મવિશ્વાસનો અભાવ રહેશે હકીકતમાં આત્મવિશ્વાસના આ સ્તરને વધારવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ તે બધા વિદ્યાર્થીઓ માટે કરી શકાતા નથી ટેકો પૂરો પાડવા માટે ખાસ ધ્યાન આપવું આવશ્યક છે જેથી તેઓ વધુ ડરપોક ન બને અને નાસીપાસ ન થાય વ્યક્તિએ આત્મવિશ્વાસ વધારવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કેટલીક પદ્ધતિઓ અપનાવવી પડશે તેમને પ્રશ્નો પૂછવા માટે નિરાશ ન કરવા જોઈએ જો તેઓ ભૂલો કરે તો તેમનો ઉપહાસ ન કરવો જોઈએ વર્ગખંડમાં મોટી સંખ્યામાં પ્રોત્સાહન વગર વિદ્યાર્થીઓની હાજરી હંમેશા શિક્ષક સામે પડકારરૂપ હોય છે કારણ કે હાજરીમાં ફરજિયાત હોવાને કારણે તેમને પોતાની જાતને વર્ગમાં સામેલ કરવી પડે છે તેઓ અન્ય પ્રવૃત્તિઓ કરશે અને અન્ય લોકોને ખલેલ પહોંચાડશે વર્ગખંડમાં બિન પ્રેરિત વિદ્યાર્થીઓ પર જીત એ છે કે દરેક શિક્ષકએ ઘણી સ્તરની બેની કોલેજોમાં સંબોધન કરવું પડશે વિકાસ અવરોધો શિક્ષકને ટૂંકા સમયની નોટિસ સાથે અભ્યાસક્રમ યોજના બનવવા અને આપવામાં માટે કહેવામાં આવી શકે છે અને તે એક પડકાર બની શકે છે ઇન્ટરનેટ પર ભણતરનાં સાધનો ઉપલબ્ધ હોય તો પણ ઓછામાં ઓછા કેટલાક અભ્યાસક્રમોને લગતી નાણાકીય મર્યાદાઓ હોય શકે છે કસરત સૂચનાત્મક પરિસ્થિતિ અથવા તેના મૂલ્યો અને શરતોના સંદર્ભમાં તમે શીખવેલા અભ્યાસક્રમના સંદર્ભને ઓળખો અમે સમજાવ્યું છે કે કયા મૂલ્યો અને શરતો છે તે શીર્ષકો જેવાજ હોવા જરૂરી નથી પરંતુ તમે સૂચનાત્મક સંદર્ભને ઓળખી શકો છો અને જો તમે તમારી કસરતના પરિણામો શેર કરી શકો તો અમે પ્રશંસા કરીશું આગળના એકમમાં આપણે જોઈશું કે મગજમાં શીખવાનું શરુ થયા પછી મગજ કેવી રીતે શીખે છે અને દરેક શિક્ષકને થોડું હોવું જોઈએ કે મગજ કેવી રીતે કાર્ય કરે છે ઓછામાં ઓછું આપણી હાલની સમજણ સ્તર પર અને તેનો શીખવા પર કેટલો પ્રભાવ છે ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર